ઓપન સ્ટેક ક્લાઉડ કે જે ઓપન સોર્સ ક્લાઉડ છે તેની ચર્ચા આપણે આગળ વધારીએ આજે આપણે ઓપન સ્ટેક કેવી રીતે કામ કરે છે તેનું એક નાનું નિદર્શન જોઈશું જો તમારી પાસે બે સિસ્ટમ હોય તો તમે આ ઓપન સ્ટેક ને સરળતાથી ડાઉનલોડ કરી શકો અને ક્લાઉડ તથા તેના વિવિધ પાસાઓ નો અનુભવ કરી શકો આપણે ઓપન સ્ટેક ની વિવિધ સર્વિસ જેમ કે કમ્પ્યુટ સ્ટોરેજ ઇમેજ વગેરે વિશે વાત કરી હતી તો આજે એ જોઈશું કે આ બધું હકીકતમાં કઈ રીતે કામ કરે છે મેં જણાવ્યું હતું તેમ IIT Kharagpur માં અમે ઓપન સ્ટેક ઓપન સોર્સ ક્લાઉડ વાપરીને એક નાનું પ્રાયોગિક સ્તરનું ક્લાઉડ બનાવ્યું છે જેનું નામ મેઘમાલા છે આજે મારી સાથે રાજેશ છે જે મેઘમાલાનો વહીવટ કર્તા છે તે આપણને બતાવશે કે એક VM કઈ રીતે ફાળવાય છે કોઈ ચોક્કસ જોબ VM પર કઈ રીતે રન કરાય ફાળવાયેલ VM કઈ રીતે પાછું લેવાય વગેરે તો મેઘમાલા નું ડેમોન્સ્ટ્રેશન જોઈએ તે પહેલા તેનું થોડું વિહંગાવલોકન કરીએ આ ઓપન સ્ટેક આધારિત ક્લાઉડ છે જેમાં VM ક્રીએશન યુઝર દ્વારા VM મા પ્રવેશ તથા VM ની સમાપ્તિ એ મુખ્ય ભાગ છે મેઘમાલા VMના વિવિધ પાસાઓનો આપણને અનુભવ આપે છે આ અમારું મેઘમાલા પોર્ટલ છે અહીં મેઘમાલા દ્વારા આપવામાં આવતી અલગ અલગ સગવડો દર્શાવી છે દાખલા તરીકે IITKGP regular માં 2 vCPU 4 GB RAM 45 GB એફીમેરલ સ્ટોરેજ આપીએ છીએ અહીં IIT KGP large અને IIT KGP extra large ના પણ વિકલ્પ છે તો આ મેઘમાલા માં ઉપલબ્ધ સગવડ ના ત્રણ વિકલ્પ છે અને ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ છે આ સાથે અમે બીજી પણ કેટલીક સર્વિસ પૂરી પાડીએ છીએ જેમકે ડેટા સર્વિસ માટે મેઘડેટા અને મેઘમાલા ઉપર રન થતું મેઘાડુપ પણ આપણે મુખ્યત્વે VM ક્રીએશન અને તેને સંબંધિત મુદ્દાઓ જોઇશું અને આખી વ્યવસ્થા ઓપન સ્ટેક પર આધારિત છે અહીં રીક્વેસ્ટ ફોર્મ બતાવ્યું છે જેના દ્વારા યુઝર VM માટે રિક્વેસ્ટ મોકલી શકે છે આ લોગ ઈન સ્ક્રીન વાપરીને તમે ઓપન સ્ટેક ડેશબોર્ડ માં પ્રવેશ કરી શકો અને વહીવટ કરી શકો અહીં યુઝરના વપરાશના સારાંશ માટેના વિવિધ પાસાઓ દર્શાવ્યા છે આ સંસાધનો ના ઉપયોગ ની સમગ્ર રજૂઆત અહીં વિવિધ આલેખનો ઉપયોગ કરીને આપી છે અને કોઈપણ સમયે રન થઇ રહેલા વિવિધ ઇનસ્ટન્સ આપ્યા છે જે વિશે આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ અહીં વિવિધ ઈમેજીસ છે જેનો વહીવટ ગ્લાન્સ સર્વિસ કરે છે ન્યુટ્રોન નેટવર્કિંગ પાસાઓ સંભાળે છે અહીં IPv4 સ્ટ્રક્ચર નો ઉપયોગ કરાયો છે હાઇપર વાઈઝર માં તેના નોવા vCPU RAM સ્ટોરેજ ની વિગતો વગેરે માહિતી છે કમ્પ્યુટ સર્વર ની વિવિધ ફ઼લેવર બતાવી છે એટલે કે નોવા કમ્પ્યુટ સર્વર તેના વિવિધ પ્રકાર તમે જોઈ શકો છો કમ્પ્યુટ સર્વર ઈમેજીસ ઇન્સ્ટન્સ અને મેઘ માલા ની સમગ્ર કમ્પ્યુટ સર્વિસ હવે આગળ હું રાજેશ ને આમંત્રણ આપીશ કે તે મેઘ માલાનો નિદર્શન આપે જેથી તમને ખ્યાલ આવે કે તમે તમારી સિસ્ટમ પર કઈ રીતે ઓપન સ્ટેક ઇન્સ્ટોલ કરી શકો કે તે કઈ રીતે વર્તી શકે રાજેશ તમને મેઘમાલા ઓપન સ્ટેક કલાઉડ માં VM ક્રીએશન અને બીજા પાસાઓ વિશે જાણકારી આપશે આ અમારી સંસ્થાના ક્લાઉડ નું હોમ પેજ છે અહીં અમે માત્ર મેઘમાલા દ્વારા અપાતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઉડ સર્વિસ જ નથી આપતા પણ મેઘમાલા ઉપર આધારિત બીજી પણ કેટલીક સર્વિસ આપીએ છીએ જેમકે મેઘાડુપ કે જે એક Hadoop ક્લસ્ટર છે અને મેઘ ડેટા જે પર્સનલ ક્લાઉડ છે આ એક ડ્રોપબોક્સ છે અહી અમે ત્રણ પ્રકારના વર્ચ્યુઅલ મશીન આપીએ છીએ એક છે IIT KGP regular IIT KGP large અને IIT KGP extra large આ ત્રણ પ્રકારના વર્ચ્યુઅલ મશીન ના આ સ્પેસિફિકેશન છે અને આ ઉપરાંત અમે ત્રણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ની વ્યવસ્થા આપીએ છીએ જે આ વર્ચ્યુઅલ મશીન માં લોડ થઈ શકે Ubuntu CentOS અને Fedora હવે આપણે અમારા ઓપન સ્ટેક ઇન્સ્ટોલેશન કરું છું તમે જ્યારે ઓપન સ્ટેક ક્લાઉડ ના વહીવટ કર્તા તરીકે લોગ ઇન કરો ત્યારે કંઈક આવું દેખાશે અહીં કુલ 134 vCPU 2945 GB ડિસ્ક 316 GB ની RAM તેમજ vCPU ના આટલા કલાક અત્યારે વપરાઈ રહ્યા છે તે માહિતી દર્શાવી છે જે ક્લાઉડ અત્યારે રન થઈ રહ્યું છે તેનું આ વર્ણન છે હવે આપણે એ જોઈએ કે કયા VM રન થઈ રહ્યા છે તો અત્યારે આ જુદા જુદા VM રન થઇ રહ્યા છે આ કલાઉડ નો સિન્ડર ભાગ છે જે કેટલા વોલ્યુમ છે અમારી પાસે હાલમાં આ ઈમેજીસ છે પણ તમે જોયું તેમ અમે માત્ર ત્રણ પ્રકારના VM પુરા પાડીએ છે તો આમાંના મોટાભાગના અમે લોકોને આપતા નથી પણ તે આંતરિક હેતુ માટે છે ઍક્સેસ અને સિક્યોરિટી માં અહીં તમારી પાસે સિક્યોરિટી ગ્રુપ છે તે ક્લાઉડના સંદર્ભમાં ફાયરવોલના પ્રકારનો ખ્યાલ પૂરો પાડે છે એટલે અહીં દરેક સિક્યુરિટી ગ્રુપમાં નિયમો વ્યાખ્યાયિત થાય છે જે એ નક્કી કરે છે કે VM માં કયા પ્રકારનો ટ્રાફિક માન્ય છે અને કયા પ્રકારનો ટ્રાફિક માન્ય નથી ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને ટ્રાફિક માટે આ લાગુ પડે છે વિવિધ પોર્ટ અને સર્વિસ ના પ્રકાર માટે પણ આની મદદથી જ્યારે તમે નવું VM ક્રિએટ એટલે કે ભાડુઆત પણ છે તો અહીં ડેશબોર્ડમાં બે ઘટક છે એક છે પ્રોજેક્ટ અને એક છે એડમીન અહીં મોટાભાગની વસ્તુઓ સમાન હશે પણ હાઇપર વાઈઝર જુદો પડે છે અહીં તમને ઓપન સ્ટેક કલાઉડ માં કેટલા ફિઝિકલ મશીન ઇન્સ્ટોલ થયા છે તે જાણકારી મળશે અમારી પાસે ત્રણ ફિઝિકલ મશીન છે જેમાં દરેક પાસે 48 vCPUs 25 GB RAM છે હાલમાં 101 GB પ્રથમ માટે વપરાયેલ છે પહેલી કમ્પ્યુટ નોડ માં 14 ઇન્સ્ટન્સ નામનો ટેબ છે હું તેના પર ક્લિક કરું છું અત્યારે અમારી પાસે ઉપલબ્ધતા સાથે નું માત્ર એક ક્ષેત્ર છે નોવા હવે હું ટાઈપ કરું છું NPTEL VM નામ અને ફ્લેવર અહીં small સિલેક્ટ કર્યું અને હું IIT KGP regular આપું છું આ ફ્લેવરના કેટલા VM જોઈએ છે ત્યાં હું 1 લખું છું ઇન્સ્ટન્સ બુટ સોર્સ માં હું ઇમેજ સિલેક્ટ કરું છું અને VM માં કઈ ઇમેજ લોડ થશે તે પોઇન્ટ કરું છું અહીં હું CentOS સિલેક્ટ કરું છું એક્સેસ માં અમારી પાસે માત્ર એક સિક્યોરિટી ગ્રુપ છે જે અત્યારે સિલેક્ટ થયેલું છે નેટવર્કિંગ માં બે નેટવર્ક છે એક કલાઉડ માટે બાહ્ય છે જ્યારે બીજું આંતરિક નેટવર્ક છે હમણાં હું આંતરિક નેટવર્ક સિલેક્ટ કરીશ અને બાહ્ય નેટવર્ક વિશે આપણે પછી જોઈશું પોસ્ટ ક્રીએશન સ્ક્રિપ્ટ તમે આપી શકો હું અહીંયા કંઈ આપતો નથી અને આ પાર્ટીશન ઓટોમેટીક છે હવે હું VM શરૂ કરવા માટે લોન્ચ કરીશ તો તમે જોશો કે નવું VM બન્યું છે અને તેનું હાલનું સ્ટેટસ છે તે બિલ્ડ થઈ રહ્યું છે જે થોડો સમય લેશે અહીં બે VM NPTEL 1 અને NPTEL 2 પહેલે થી બનાવેલા છે મેં જણાવ્યું તેમ અહીં 2 નેટવર્ક છે આંતરિક અને બાહ્ય અહીં VM ને આંતરિક નેટવર્કનું IP એડ્રેસ મળેલું છે હવે હું તેને બાહ્ય નેટવર્ક નું આઇપી એડ્રેસ આપીશ જેથી તેને ક્લાઉડ ની બહારથી વાપરી શકાય તો આપણી પાસે આ લિસ્ટમાં કેટલાક ઉપલબ્ધ ip એડ્રેસ છે જો IP એડ્રેસ પૂરા થઈ ગયા હોય તો તમે તે માટેના સમૂહમાંથી નવા IP એડ્રેસ મેળવી શકો છો આ IP એડ્રેસ સિલેક્ટ કર્યું અને હું એસોસિએટ પર ક્લિક કરું તો આ નવું બાહ્ય ip એડ્રેસ પણ VM સાથે સંકળાય છે હવે હું તમને બતાવીશ કે GUI ફ્રન્ટ એન્ડ માંથી VM સાથે કઈ રીતે જોડાણ કરવું આ માટે હું x2go નામનો સોફ્ટવેર વાપરું છું અમારી કલાઉડ ની વેબસાઈટ માં અમે એક લિંક મૂકી છે જ્યાં આનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી યુઝર્સ માટે આપેલી છે આ અમે ઇન્સ્ટોલ કરેલું છે અને તેની સાથે કેવી રીતે કનેક્ટ કરવું તે હું દેખાડું છું આ x2go ક્લાયન્ટ છે સર્વર નો ભાગ પહેલેથી VM માં ઇન્સ્ટોલ કરેલો છે હવે આપણે એક નવું સેશન ક્રીએટ લખશું દાખલા તરીકે આપણા નવા VM નું પબ્લિક ip એડ્રેસ 10 29 હતું અને લોગીન આઇ CentOS છે CentOS પ્રકારના VM માટે સેશન type અહીં ડેસ્કટોપ પર xfc ઇન્સ્ટોલ કરેલું છે આથી હું તે સિલેક્ટ કરીશ હું પાસવર્ડ નાખું છું અને આ સાથે આપણે VM ના ડેસ્કટોપ માં પહોંચશું તો આ આપણે હમણાં જ બનાવેલું VM છે અને તમે જોશો કે CentOS મશીન માં સામાન્ય રીતે ઉપલબ્ધ હોય તે બધા ઓપ્શન અહીં છે આપણે ટર્મિનલ ઓપન કરીએ અને ઇન્ટરનેટ કનેક્શન ચેક કરીએ હવે હું VM ની અંદર છું તો x2go ક્લાયન્ટ નો ઉપયોગ કરીને તમે મેઘમાલા VM માં પ્રવેશ કર્યો છે આપણે VM ની અંદર ઇન્ટરનેટ ચેક કરીએ તમે જોશો કે VM ની અંદરથી પણ ઈન્ટરનેટ વાપરી શકાય છે અને એ કોઈ પણ બીજા મશીન જેવું જ છે એટલે કે CentOS કે બીજી જે પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે પસંદ કરી છે તેને રન કરતાં કોઈ મશીન થી આ જુદું નથી આ આવે ત્યાં સુધી આપણે કેટલાક બીજા પાસાઓ જોઈશું અહીં ઇન્સ્ટન્સીસ કરવું VM ને ડીલીટ કે ટર્મિનેટ કરાય ત્યારે તે સાથે સંકળાયેલા બધા જ સંસાધનોને પણ છૂટા કરવામાં આવે છે ફરીથી આપણે youtube પર જોઈએ તો આ VM પર youtube ચાલી રહ્યું છે આ પ્રારંભિક ઉદાહરણ છે અહીં VM રન થઇ રહ્યું છે અને તેના ઉપર આપણે youtube વાપરી રહ્યા છીએ તો આ જ રીતે તમે બીજું કમ્પ્યુટિંગ વગેરે પણ કરી શકો છો આપણે VM create કરીને તેનો ઉપયોગ કર્યો હવે જોઈએ કે VM ને પુરુ કરીને સંસાધનોને છૂટા કઈ રીતે કરવા અહીં હું ટર્મિનેટીંગ સ્ટેપ પર ક્લિક કરું છું આ સીધો અને સરળ રસ્તો છે જે આપણા ઇન્સ્ટન્સ ને ટર્મિનેટ કરશે અને તેને ફાળવેલ સંસાધનોને છુટા કરશે NPTEL instance નું ટર્મિનેશન મેં અહીં શિડયુલ કર્યું છે જે થોડો સમય લેશે તો આ એક નાનકડું નિદર્શન હતું જે દ્વારા અમે તમને બતાવવા માંગતા હતા કે તમે પણ તમારું પોતાનું એક નાના કદનું ઓપન સોર્સ કલાઉડ બનાવી શકો છો અને તે ઉપર તમારા પ્રયોગો કરી શકો છો જેનાથી તમને એડમિનિસ્ટ્રેટર માટે તેમજ યુઝર માટે આ કેવી રીતે કામ કરે છે તેનો અનુભવ મળે તો જો તમારી પાસે બે ત્રણ સિસ્ટમ્સ દરમિયાન તમારે ઘણા મહત્વના પાસાઓ નું ધ્યાન રાખવાનું રહેશે જે કોઈપણ પ્રકારના ઇન્સ્ટોલેશન માટે જરૂરી છે પણ તમારો પોતાનો ઓપન સોર્સ ક્લાઉડ બનાવવા માટે આ આ ખૂબ કામ લાગશે